આ વિશેષ વ્યાખ્યાનમાં આપણે આઈઆઈઓટીના સુરક્ષા પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ તેથી આ વિશેષ વ્યાખ્યાન વિવિધ સુરક્ષા મુદ્દાઓ ઔદ્યોગિક ક્ષેત્રમાં આઇઓટીના સમાવેશને લીધે રહેલી નબળાઈઓ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ અને આ નબળાઈઓ શા માટે ઉદ્ભવે છે અને મુખ્ય મુદ્દાઓ શુ છે અને ખૂબ ઉચ્ચ સ્તરે તેના વિશે ચર્ચાઓ આગળ કેવી રીતે વધે છે એના ઉપર પ્રકાશ પાડશે તેથી આ તે છે જે આપણે આ અને પછીના વિશેષ વ્યાખ્યાનમાં ચર્ચામાં લઈશું તેથી જ્યારે આપણે આઈઆઈઓટી વિશે વિચારીએ તેથી આઈઆઈઓટી ઔદ્યોગિક આઇઓટી છે કારણ કે આપણે છેલ્લા કેટલાક પ્રવચનોમાં આ વિગતવાર જોયું છે તેથી ઔદ્યોગિક આઇઓટી જ્યારે આપણે તેના વિશે વાત કરીએ ત્યારે મૂળભૂત રીતે ઔદ્યોગિક ક્ષેત્રની આવશ્યકતાઓને પૂરી કરવા માટે આઇઓટીનું એકીકરણ છે તેથી દરેક ઔદ્યોગિક ક્ષેત્રની પોતાની અલગ જરૂરિયાતો હોય છે તેથી આ અલગ અલગ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સ માટે તે ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવી એ IIoT એ ચિંતા કરવી જોઈએ તો ચાલો આમાંના કેટલાક જુદા જુદા મુદ્દાઓ જોઈએ તેથી જ્યારે આપણે આઇઓટી વિશે વાત કરીએ ત્યારે હું તમને કહેતો હતો કે IoT મૂળભૂત રીતે વસ્તુઓનું સંસાધન અવરોધ પર્યાવરણ ઇન્ટરનેટ છે તેથી આ તે છે જે આપણે છેલ્લાં ઘણાં પ્રવચનોમાં આઈઓટી દ્વારા વારંવાર અને ફરીથી કહી રહ્યા છીએ હમણાં આઇઆઇઓટી વિશે ભૂલી જાઓ પરંતુ સામાન્ય રીતે આઇઓટી એ એક ઉચ્ચ સ્ત્રોત અવરોધ વાતાવરણ છે જે ઉપકરણો સાથે કામ કરે છે જે નીચા બેન્ડવિડ્થમાં કામ કરે છે અને સાધન મર્યાદાવાળા વાતાવરણ જેવા કે ખૂબ ઓછી ઉર્જા ધરાવતા ઉપકરણો ખૂબ ઓછી કમ્પ્યુટેશનલ પાવર ધરાવતા ડિવાઇસીસ સ્ટોરેજ બફર જેવા વગેરે છે બધું ખૂબ જ મર્યાદાવાળું છે તેથી આપણી પાસે આવું મર્યાદાવાળું વાતાવરણ છે હવે જ્યારે આપણે સુરક્ષા વિશે વાત કરીએ છીએ ત્યારે તમે જાણો છો કે આપણામાંના મોટાભાગના લોકો પહેલેથી જ જાણે છે કે સુરક્ષા માટે મૂળભૂત રીતે ઘણાં વિવિધ સુરક્ષા ઉકેલો છે જે યોગ્ય રીતે ઉપલબ્ધ છે તેથી ખાસ કરીને સામાન્ય રીતે આઇઓટી માટે સુરક્ષા એ કંઈક છે જેનું સંશોધન સારી રીતે કરવામાં આવ્યું છે સુરક્ષાના વિવિધ પાસાઓ ધ્યાનમાં લેતા ઘણાં વિવિધ સુરક્ષા ઉકેલો છે સિસ્ટમ સુરક્ષા માહિતી સુરક્ષા ઘણાં બધાં કાર્યો ઉપલબ્ધ છે ઘણાં બધાં અલગ અલગ એલ્ગોરિધમ્સ સૂચિત કર્યા છે જેમ તમે જાણો છો આ બધા અલ્ગોરિધમ્સ આરએસએ ડિફી હેલમેન અને ઘણા અન્ય ડિજિટલ સર્ટિફિકેટ વગેરે છે ડિજિટલ હસ્તાક્ષરો અને એવા બધા વિવિધ સુરક્ષા પર કામ કરે છે આ મુખ્યત્વે સાધનસંપત્તિ વાતાવરણ અર્થાત રેસોર્સેફુલ એન્વિરોન્મેન્ટ માટે સૂચવવામાં આવ્યું છે જ્યાં કોઈ સ્રોતની મર્યાદા નથી હવે આપણે સામાન્ય રીતે વાયરલેસ નેટવર્ક વિશે વાત કરીશું વાયરલેસ નેટવર્ક જો આપણે પરંપરાગત વાયરલેસ નેટવર્ક જેવા કે સેલ્યુલર નેટવર્ક અને વાઇફાઇ વગેરે વિશે વાત કરી રહ્યા હોય વાયર્ડ સમકક્ષો પર આમાં કેટલીક વધારાની નબળાઈઓ છે પરંતુ હજી પણ આ ઉચ્ચ સંસાધન અવરોધ નેટવર્ક નથી તેથી ઉપકરણો ખૂબ સંસાધન અવરોધક નથી પરંતુ જ્યારે આપણે આઇઓટી ડિવાઇસેસ વિશે વાત કરીએ છીએ ત્યારે આ ઉપકરણો અતિ સ્રોતની મર્યાદાવાળા વાતાવરણમાં કાર્યરત છે તેથી આ બધી પ્રકારની મર્યાદાઓ જે મેં તમને હમણાં જ કહ્યું છે તેથી તે નિયંત્રણો આ આઇઓટી સ્રોત અવરોધ ઉપકરણો માટે લાગુ છે તેથી એક વસ્તુ એ છે કે આઇઓટી ઉપકરણો મુખ્યત્વે વાયરલેસ ડિવાઇસેસ હોય છે પરંતુ તેવું હોવું જ જોયે એ જરૂરી નથી તેથી તેઓ ફક્ત વાયરલેસ વાતાવરણમાં કાર્ય કરે છે બીજું તેઓ સંસાધન અવરોધિત છે અને જ્યારે આપણે આઈઆઈઓટી વિશે વાત કરીએ છીએ મૂળભૂત રીતે આપણે જે વિશે વાત કરી રહ્યા છીએ તે આ આઇઓટી સિસ્ટમોને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અથવા ઔદ્યોગિક ક્ષેત્રમાં સમાવિષ્ટ કરવું હવે ઔદ્યોગિક ક્ષેત્રની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે જે મૂળભૂત રીતે નબળાઈઓની સૂચિમાં ઉમેરો કરે છે જે આઇઓટી સાથે પહેલાથી હાજર હતી તેથી ઔદ્યોગિકક્ષેત્રમાં આઇઓટીના આ અમલીકરણને કારણે કેટલીક વધારાની નબળાઈઓ છે જે અસ્તિત્વમાં છે તેથી તમે આ તમામ વિવિધ પ્રકારની નબળાઈઓ સાથે કેવી રીતે વ્યવહાર કરો છો કયા પ્રકારનાં હુમલાઓ થાય છે અને જુદા જુદા ઉકેલો શું બનશે તે આઈઆઈઓટીમાં સુરક્ષાની ચિંતા વધારે છે તેથી પહેલી તરફ પાછા જતા જેમ કે મેં તમને કહ્યું હતું કે આપણે સંસાધન અવરોધ વાતાવરણ વિશે વાત કરી રહ્યા છીએ આ ઉપકરણો એ ઉચ્ચ સ્ત્રોતની મર્યાદા ઉર્જાની મર્યાદા પ્રક્રિયા શક્તિની મર્યાદા બફરની મર્યાદા અને આપણે વિચારી શકી એવા તમામ પ્રકારના કમ્પ્યુટેશનલ સંસાધનોની મર્યાદામાં છીએ એના વ્યતિરિક્ત આ આઇઓટી ડિવાઇસ ઓછી બેન્ડવિડ્થ ચેનલો માં કાર્ય કરે છે સામાન્ય રીતે નીચી બેન્ડવિડ્થવાળા વાયરલેસ ચેનલો અને આ તમામ વિવિધ પ્રકારનાં કમ્યુનિકેશન વાયરલેસ કમ્યુનિકેશન આઇઓટી માટે લાગુ વાયર કમ્યુનિકેશન આ આપણે પહેલાથી જોયા છે આપણે હંમેશાં જોયું છે કે આ જુદી જુદી ચીજો જે તેમની પોતાની વિવિધ સુવિધાઓ દ્વારા વર્ગીકૃત થયેલ છે જો તમે જરાક ઊંડો વિચાર કરો તે બધા તેમની પોતાની નબળાઈઓ છે જેને આપણને ધ્યાન આપવું પડશે અન્યથા ત્યાં હુમલાઓ થઈ શકે છે ત્યાં સુરક્ષા હુમલાઓ શક્ય છે કે જે નંબર એક છે બીજી બાબત એ છે કે આપણે આઇઓટી વિશ્વ વિષે વાત કરી રહ્યા છીએ કે જ્યાં સજાતીય પરિસ્થિતિ નથી વિજાતીય ઉપકરણો છે ડિવાઇસીસ જુદા જુદા ધોરણોનું પાલન કરે છે એ ઉપકરણો જે વિવિધ વિક્રેતાઓ દ્વારા માલિકીની તકનીકનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યા છે આ એ ઉપકરણો છે સ્ટોરેજના બાબતમાં અને પ્રક્રિયા કરવાની ક્ષમતાના સંદર્ભમાં વિવિધ રૂપરેખાંકનો ધરાવે છે તેથી આ ખૂબ જ વિજાતીય ઉપકરણો છે વિવિધ માલિકીના ધોરણોને અનુસરે છે વિવિધ વિજાતીય નેટવર્ક પ્રોટોકોલ્સ અને અન્ય પ્રોટોકોલનું પાલન કરે છે તેથી તમે જુઓ છો કે આપણી પાસે એક ખૂબ જટિલ વિજાતીય વાતાવરણ છે જે આઇઆઇઓટી સાથે પહેલાથી અસ્તિત્વમાં રહેલી વિવિધ નબળાઈઓમાં હજી ઉમેરે છે ત્રીજું એ છે કે આ બધી નબળાઈઓ વાયરલેસ પ્રકૃતિ અને એવી બધી કારણોથી આ સિસ્ટમ મોટા હુમલાની સપાટી પર આવે છે તેથી મોટા હુમલાની સપાટીનો અર્થ એ છે કે ઔદ્યોગિક સિસ્ટમ સાથે સંકળાયેલ આ આઇઓટી સિસ્ટમમાં નબળાઈઓના વૈવિધ્યસભર સ્વભાવને કારણે ઘણાં વિવિધ પ્રકારનાં હુમલાઓ શક્ય છે તેથી ત્યાં વિવિધ પ્રકારની થ્રેટ્સ છે વધુમાં આઇઆઇઓટી સિસ્ટમને વિવિધ પ્રકારનાં ઔદ્યોગિક જોખમોને કારણે મશીનરીઓને કારણે ઉપકરણમાં ખામી નેટવર્કની ખામી અને માનવ ભૂલો ના કારણે પણ થ્રેટ્સ છે ઔદ્યોગિક ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં માનવ ખૂબ મહત્વપૂર્ણ છે તેથી માનવી ભૂલોના કારણે ઔદ્યોગિક અકસ્માતોની સંવેદનશીલ ડેટા જાહેર થવાની વિક્ષેપિત કામગીરીની અને અન્ય જોખમો પણ છે તેથી જેમ તમે જોઈ શકો છો કે લાક્ષણિક આઇઆઇઓટી વાતાવરણમાં આપણે ફક્ત આઇઓટી વિશે વાત નથી કરી રહ્યા આપણે ફક્ત ઉપકરણો નેટવર્ક્સ અને તેના વિશે જ વાત નથી કરી રહ્યા આપણે ફક્ત કનેક્ટિવિટી વિશે જ વાત નથી કરી રહ્યા આપણે ઔદ્યોગિક મશીનરી અને તેના ઓપરેશન્સ અને આ ઔદ્યોગિક પ્લાન્ટોમાં આટલા ઓછા પાવર સ્ત્રોત અવરોધ ઉપકરણોના એકીકરણને કારણે ઉદભવતા વધારાના જોખમો અથવા નબળાઈઓ વિશે પણ વાત કરી રહ્યા છીએ તેથી આઈઆઈઓટી ના સંદર્ભમાં મૂળભૂત સુરક્ષા લક્ષ્યોમાં પહેલી ઉપલબ્ધતા છે તેથી ઉપલબ્ધતાનો અર્થ એ છે કે ફક્ત અધિકૃત વપરાશકર્તાઓને જ ડેટાની ઍક્સેસ મળવી જોઈએ પરંતુ તેમને ડેટાની ઍક્સેસ જ્યારે પણ જરૂરી હોય ત્યારે મળવી જોઈએ ભલે ત્યાં કોઈ ખતરો હોય અથવા કોઈ પણ પ્રકારની નિષ્ફળતા હોય અખંડિતતા એ આઈઆઈઓટી ની સુરક્ષાનો બીજા ક્રમાંકનો ધ્યેય છે અખંડિતતા મૂળભૂત રીતે ડેટા મોકલવામાં આવ્યો હતો ત્યારથી ડેટા રીસીવર દ્વારા પ્રાપ્ત થયો ત્યાં સુધી ડેટાની સામગ્રી ડેટાની પ્રકૃતિ સંપૂર્ણ ડેટા બદલાયો નથી તે વિશે વાત કરે છે તેથી મૂળભૂત રીતે જે ડેટા મોકલવામાં આવે છે તે જ રીસીવર પર પ્રાપ્ત થાય છે તેથી તે અખંડિતતા છે ત્રીજો ગુપ્તતા છે ગુપ્તતા મૂળભૂત રીતે ખાતરી કરે છે કે ફક્ત હેતુવાળા વપરાશકર્તાઓ ડેટાની ઍક્સેસ મેળવશે તેથી ફક્ત ઇચ્છિત વપરાશકર્તાઓ ડેટામાંથી મૂલ્ય પ્રાપ્ત કરવામાં સમર્થ હશે અને અન્ય બધા માટે ડેટા કાં તો ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં અથવા જો તે કોઈપણ તક દ્વારા ઉપલબ્ધ કરાઈ છે તો પછી તેમના માટે તે ડેટાનો કોઈ ઉપયોગ હશે નહીં હવે આઈઆઈઓટી સિસ્ટમો વિશ્વાસપાત્ર હોવા જોઈએ વિશ્વાસપાત્રતાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે જુદા જુદા પાસાઓ હોય છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશ્વાસપાત્રતા તે જ છે કે જે હું છેલ્લી થોડી મિનિટોથી બોલું છું ગોપનીયતાના સંદર્ભમાં વિશ્વાસપાત્રતા તેનો અર્થ એ કે ફક્ત તે જ ડેટા પ્રાપ્ત કરશે જે તેના અસલી પ્રાપ્તકર્તાઓ છે ડેટાની ગોપનીયતા પ્રતિબંધિત હોવી જોઈએ ડેટાની ઍક્સેસ પર પ્રતિબંધ હોવો જોઈએ અને તેથી વધુ ફક્ત ઇચ્છિત પ્રાપ્તકર્તાઓ જ તેમાં પ્રવેશ મેળવવા માટે સક્ષમ હોવા જોઈએ અન્ય સમર્થ ન હોવા જોઈએ ડેટાની ગુપ્તતા જાળવી રાખવી જોઈએ વિશ્વસનીયતા ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી મૂળભૂત રીતે વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે કે સિસ્ટમની ચોક્કસ સમયગાળા માટે અલ્પોક્તિ કરાયેલ અર્થાત જણાવ્યા હેઠળ શરતોને યોગ્ય રીતે કરવાની ક્ષમતા છે સ્થિતિસ્થાપકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે જે મૂળભૂત રીતે સુનિશ્ચિત કરે છે કે ગતિશીલ વિરોધી પરિસ્થિતિઓમાં પણ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરવામાં સક્ષમ છે જો વિરોધની પ્રકૃતિ બદલાય તે પછી પણ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરી શકશે અને સુરક્ષા સુરક્ષા એ ખાસ કરીને ઔદ્યોગિક આઇઓટીની મહત્વપૂર્ણ લક્ષણ છે સુરક્ષા મૂળભૂત રીતે સુનિશ્ચિત કરે છે કે જે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે કોઈ જોખમ પેદા નથી કરી રહ્યું અથવા વપરાશકર્તાઓને કોઈ નુકસાન પહોંચાડશે નહીં અથવા ઈજા પહોંચાડશે નહીં તેથી ઉપકરણની મશીનરીની વપરાશકર્તાઓને કોઈપણ જોખમ અને ઇજા પહોંચાડ્યા વિના સલામત કામગીરી કરવી એ વિશ્વાસપાત્રતાનું સુરક્ષા ઘટક છે તેથી આઇઆઇઓટીમાં સુરક્ષા આઇઆઇઓટીમાં પરંપરાગત આઇઓટી ઉપર કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે તેથી જ્યારે આપણે આઈઆઈઓટી વિશે વાત કરી રહ્યા છે જેમ કે આપણે પહેલાના વ્યાખ્યાનમાં ચર્ચા કરી હતી આપણે સામાન્ય રીતે ઓપરેશનલ ટેક્નોલોજી સાથે માહિતી તકનીકીના એકીકરણ વિશે વાત કરી રહ્યા છીએ જે ખૂબ જ ઉચ્ચ સ્તરે છે તેથી આ ઓપરેશનલ ટેકનોલોજી ઘટક ઔદ્યોગિક ક્ષેત્રની લાક્ષણિકતાની અંદર આવે છે તેથી પરંપરાગત આઇઓટીમાંથી પરંપરાગત માહિતી તકનીકની સાથે ઓપરેશનલ ટેકનોલોજી આ બંનેનું એકીકરણ એ આઈઆઈઓટી ની વિશિષ્ટ લાક્ષણિકતા છે પરંપરાગત સુરક્ષા તકનીકો આઇટી માટે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને પરંપરાગત ઉત્પાદન પ્લાન્ટમાં ઓટીથી સ્વતંત્ર રીતે કામ કરવું હવે લાગુ નથી થતું તેથી આપણે આઇટીના સ્વતંત્ર ઓપરેશન વિશે વાત નથી કરી રહ્યા આપણે ઓટીના સ્વતંત્ર ઓપરેશન વિશે વાત નથી કરી રહ્યા તે એક એવું વાતાવરણ છે કે જ્યાં આઇટી અને ઓટી હાથમાં હાથ મેળવીને કામ કરે છે અને ત્યાં જ આપણે આઇટી અને ઓટી બંનેની આવશ્યકતાઓ અને તેથી વધુ વિશેષતાઓને ધ્યાનમાં લેવી પડશે અને જરૂરી રૂપાંતરિત સમૂહ માટે આપણે સુરક્ષા પદ્ધતિઓ સાથે આવવું પડશે તેથી આઇટી અને ઓટીથી સુવિધાઓનું ફક્ત એકીકરણ કરવું શક્ય નથી અને તે ઇચ્છનીય પણ નથી તેથી આઇટી અથવા ઓટી સાથે મળીને આઈઆઈઓટીમાં સુરક્ષાની જરૂરિયાતોને સંપૂર્ણ રૂપે પૂરી પાડવા માટે માહિતી સુરક્ષા અને ઉપકરણ સુરક્ષાને એક સાથે ધ્યાનમાં લેવી પડશે આ ઉપરાંત આપણે હાલના નિયમનકારી માળખું અર્થાત ફ્રેમવર્ક નિયમનકારી ધોરણો પણ ધ્યાનમાં લેવા પડશે કારણ કે સુરક્ષા માટે વિચારણા કરવા ઉપરાંત નિયમનકારી મુદ્દાઓ પણ ખૂબ મહત્વપૂર્ણ છે નિયમનકારી ધોરણો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તમે યોગ્ય નિયમનકારી ધોરણોને ધ્યાનમાં ન લો તો ત્યાં કેટલીક નબળાઈઓ આવી શકે છે નિયમોના ધોરણો સાથે આ સિસ્ટમોનું પાલન ન કરવાને કારણે કેટલાક હુમલાઓ કદાચ ઝલકશે તેથી આ અમારા આઈઆઈઓટી સુરક્ષાના કેટલાક વિશિષ્ટ પાસાંઓ છે તેથી હું આઇટી અને ઓટી સુરક્ષા આવશ્યકતા વિશે ઘણી વાતો કરું છું આપણે જોયું છે કે બંને પ્રકારની આવશ્યકતાઓ ધ્યાનમાં લેવી પડશે આઇટી ઘટકો સાથે સંકળાયેલ ઓટી માટેની કંઈક સુરક્ષા છે જે ધ્યાનમાં લેવી જરૂરી છે પરંતુ જે ઘણી વાર અવગણવામાં આવે છે તેથી જ્યારે પણ લોકો આઇઆઇઓટી વિશે વાત કરે છે ત્યારે સરળ રીતે તેઓ આઇઓટી સુરક્ષા વિશે વિચારે છે ના કે આઇટી અને ઓટી સિક્યુરિટીને એકંદરે એકીકૃત કરવા વિશે વિચારે છે જોકે જ્યારે આપણે આઈઆઈઓટી સુરક્ષા વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આ સૌથી અગત્યની આવશ્યકતા છે જેનો વિચાર કરવો પડશે તેથી વર્તમાન સુરક્ષા આર્કિટેક્ચરો જે ખાસ કરીને આઇઓટી આવશ્યકતાઓને પૂરી કરવા માટે ઉપલબ્ધ છે તે મોટા ભાગે આઇટી કેન્દ્રિત છે જ્યારે આપણે આ આઇટી ઓટી કન્વર્ઝન વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આઇપી ટીસીપી એચટીટીપી જેવા જાણીતા કમ્યુનિકેશન પ્રોટોકોલ્સવાળા ક્લાયંટ સર્વર મોડેલ માટેની સુરક્ષા ધારણાઓ માન્ય રહેશે નહીં તેથી પરંપરાગત નેટવર્ક્સ માટે પરંપરાગત વાયરલેસ નેટવર્ક માટે જે જાણીતા હુમલાઓ અને એટેક મોડેલો છે તે આ પ્રકારના આઇટી ઓટી કન્વર્ઝ્ડ વાતાવરણમાં ધ્યાનમાં લેવા માટે પૂરતું નથી તેથી તમારે વિવિધ અન્ય હુમલાની સંભાવનાઓ પણ શોધવાની જરૂર છે જે ઓટી સાથે આઇટી ના આ વિશિષ્ટ સંકલનને કારણે હોઈ શકે છે ઓટી સિસ્ટમો ફક્ત જૂના ભૌતિક સુરક્ષા સંરક્ષણ જમાવટ માટે છે અને આઇટી ફક્ત પરંપરાગત આઇટી સેન્ટ્રિક ઉપકરણોની જરૂરિયાતોને જ પૂર્ણ કરશે તેથી મોટાભાગના ઉદ્યોગોમાં મોટાભાગના અલગ ઓટી નેટવર્ક માટે જૂની સુરક્ષાની આગાહી છે તેથી આપણે આઇટી અને ઓટી બંનેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એકીકૃત સમાધાન સાથે આવવાની જરૂર છે તેથી કહ્યા પ્રમાણે ચાલો પહેલા આપણે સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ જે મેં હમણાં કહ્યું છે તો ચાલો આ વિશ્વાસના મુદ્દાને આઈઆઈઓટી માં જોઈએ તેથી આઈઆઈઓટીમાં વિશ્વાસપાત્રતા આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી ચાલો આપણે આ વિશિષ્ટ મુદ્દાને થોડી વધુ વિગતમાં શરૂ કરવાનો પ્રયાસ કરીએ તેથી હું આઇટી મુદ્દાઓ વિશે ઘણી વાતો કરી છે આપણે આઇટી અને ઓટી કન્વર્જન્સ વિશે વાત કરી છે તો ચાલો આપણે આને OT કહીએ જ્યારે પણ તમે આઇઓટી વિશે વાત કરો તો આઇટીના મુદ્દાઓ પણ મહત્વપૂર્ણ છે પરંતુ ઔદ્યોગિક આઇઓટીમાં તમારે ઓટીના મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવું પડશે તેથી આઇટીની વિશ્વાસપાત્રતા એ ગોપનીયતા સુરક્ષાના પ્રશ્નો વિશ્વસનીયતાના મુદ્દાઓ અને કેટલાક અંશે સ્થિતિસ્થાપકતાના મુદ્દા પણ ધ્યાનમાં લેશે બીજી બાજુ જો તમે ઓટીની વિશ્વાસપાત્રતા વિશે વાત કરો તો ત્યાં ચિંતાના મુખ્ય મુદ્દાઓ સુરક્ષા ઉપકરણ સુરક્ષા અને મશીન સુરક્ષા એ બધા છે અહીં સ્થિતિસ્થાપકતા અને વિશ્વસનીયતા વધુ મહત્વપૂર્ણ છે અમુક અંશે સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે તેથી જો આપણે અલગ અર્થાત આઇસોલેટેડ આઇટી સિસ્ટમ્સ અને તેમની વિશ્વસપાત્રતા વિશે વાત કરી રહ્યા છીએ તો આ ચિંતાના મુદ્દા છે અને જો આપણે આઇસોલેટેડ ઓટી સિસ્ટમ્સ અને તેમની વિશ્વસપાત્રતા વિશે વાત કરી રહ્યા છીએ તો આ ચિંતાનો વિષય છે તેથી આપણે આઈઆઈઓટી દૃશ્યમાં આ બંનેને ભેગા કરવા પડશે જે જરૂરી છે તેથી ઓટી સાથે આઇટીનું કન્વર્જન્સ થવાનું છે તેથી આ માટે આપણે જરૂરિયાતોના એકીકૃત સમૂહ સાથે આવવાની જરૂર છે જે ગોપનીયતાને ધ્યાનમાં લેશે જે સુરક્ષા પર વિચાર કરશે જે સુરક્ષાને ધ્યાનમાં લેશે જે વિશ્વસનીયતા અને સ્થિતિસ્થાપકતાને બધું એકસાથે ધ્યાનમાં લેશે તેથી આપણે આ બધી આવશ્યકતાઓને પૂરી કરવા માટે એક ટ્રસ્ટ મોડેલ સાથે આવવું પડશે જે વિવિધ પ્રકારના હુમલાઓથી કોઈપણ પ્રકારની માનવ અથવા બાહ્ય મશીનરી ભૂલોથી વિવિધ સિસ્ટમ ખામીથી અને પર્યાવરણ વિક્ષેપોથી માંથી સિસ્ટમને મજબૂત બનાવશે તો આ વિવિધ વિચારણા છે અને આપણે એ પણ જોયું છે કે ક્લાઉડ સંકલિત આઈઆઈઓટી ઉકેલો આજકાલ ખૂબ જ લોકપ્રિય છે તેથી જ્યારે તમે ક્લાઉડ વિશે વાત કરો છો ક્લાઉડ એ ખાસ કરીને તૃતીય પક્ષ સેવા છે હવે જ્યારે પણ તમે તૃતીય પક્ષ સેવા વિશે વાત કરો ત્યારે તમારે પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે તમારે તૃતીય પક્ષ સેવાઓ સાથે જોડાયલી સુરક્ષા અને ગોપનીયતાની સમસ્યાઓ શામેલ કરવા માટે તમારી અસ્તિત્વમાંની ટ્રસ્ટ સીમાઓ વધારવી પડશે અને તમારે તમારા આઈઆઈઓટીમાં ધરાવતી નિયંત્રણ સિસ્ટમોની આવનારા ક્લાઉડ માહિતીના પ્રવાહથી સુરક્ષા પણ કરવી પડશે કારણ કે એવું ન થવું જોઈએ કે ક્લાઉડ માધ્યમથી ક્લાઉડની નબળાઈને કારણે કોઈ તમારા સિસ્ટમ ઘરી જાય જે કે શક્ય છે અને ઔદ્યોગિક મશીનરી પર થોડો હુમલો થાય શકે છે જે યોગ્ય રીતે કાર્યરત હોવાનું માનવામાં આવે છે તેથી આઈઆઈઓટીના સુરક્ષા જોખમોનું સંચાલન કરવું પડશે તેથી એટલા બધા મેનેજમેન્ટ માટે આ વિવિધ વિચારણાઓ કરવી પડશે નંબર ૧ પર જોખમો થી બચવું જરૂરી છે બીજું જે જોખમો હજુ પણ અસ્તિત્વમાં છે તે ઘટાડવા માટે આઇટી જરૂરી છે સૌ પ્રથમ તમે ટાળો બીજું જે તમારામાં આવે તેને ઘટાડો અને કેટલીકવાર જોખમ સંચાલન માટે જોખમોને આઉટસોર્સ કરવું જરૂરી છે તૃતીય પક્ષ તરફ આઉટસોર્સ કરો જે સામાન્ય રીતે કંઈક કિંમત સાથે હોઈ શકે છે તેથી તમારે વીમાના રૂપમાં અથવા તેવા કંઈક રૂપમાં તૃતીય પક્ષને કેટલાક પૈસા ચૂકવવા પડશે અને એ રીતે તમે કોઈ તૃતીય પક્ષને જોખમ આઉટસોર્સ કરી શકો છો પછી ચોથું એ જોખમો સ્વીકારવું છે તેથી તમે જાણો છો કે આ બધી બાબતો કર્યા પછી હજી પણ કેટલાક જોખમો હશે જે ત્યાં હશે અને કોઈએ તે જોખમો સ્વીકારવા પડશે અને ફક્ત જોખમો સ્વીકારવા નહીં પણ જોખમોના અવશેષો જે ત્યાં હશે તે જોખમ તમારે કોઈક રીતે મધ્યસ્થ કરવું પડશે તમારે તે શેષ જોખમોનું સંતુલન રાખવું પડશે તેથી આ એકંદર 5મુ પગલું સુરક્ષા જોખમ સંચાલન છે જે આઈઆઈઓટી માટે લાગુ પડે છે તેથી ત્યાં વિવિધ પ્રકારના હુમલાઓ શક્ય છે શક્ય છે કે વિવિધ પ્રકારના હુમલાખોરો મૂળભૂત દૃશ્યોમાં આઈઆઈઓટી એ ઓઉટસોઉર્સ કરેલા તૃતીય પક્ષને શામેલ કરી શકે છે તેથી તે આઉટસોર્સ કરેલી કંપનીઓ સંવેદનશીલ બિંદુઓ હશે જેના દ્વારા જુદા જુદા હુમલાઓ શરૂ કરવામાં આવી શકે તેથી આઉટસોર્સ કરેલી કંપનીઓ પણ સીધી અથવા આડકતરી રીતે હુમલાખોરો બની શકે છે તેનું કારણ તેમનામાં હાલની નબળાઈઓ અથવા મુખ્ય પ્રવાહમાં તૃતીય પક્ષ દ્વારે ઓફર કરવામાં આવેલ સેવાઓ જે એકીકૃત થવાને કારણે ઉદ્ભવેલી નબળાઈઓને લીધે હોઈ શકે છે બીજા ક્રમ પર હાર્ડવેર વિક્રેતાઓ છે તેથી ત્યાં જુદા જુદા હાર્ડવેર છે જેનો સંગ્રહ કરવામાં આવે છે અને આઈઆઈઓટી માં તેનો ઉપયોગ કરવામાં આવે છે તે વ્યક્તિગત અલગ સિસ્ટમોમાં જુદી જુદી નબળાઈઓ પણ હોઈ શકે છે જે હુમલાખોરોના પ્રવેશ માટેના બિંદુઓ હોઈ શકે છે ક્લાઉડ વિક્રેતાઓ જેવા તૃતીય પક્ષ સેવા પ્રદાતા અને આંતરિક અનૈતિક કર્મચારીઓ પણ હુમલાખોરો હોઈ શકે છે તેથી મૂળભૂત રીતે સંસ્થાના કર્મચારીઓ જે અનૈતિક પ્રથાઓનો અભ્યાસ કરે છે અથવા અપનાવે છે તેઓ પણ હુમલો કરનારા હોઈ શકે છે તેથી મૂળભૂત રીતે આ સંસ્થામાં જ હુમલાખોરો છે અને એક છેલ્લું એ સંગઠિત ગુનાખોરી જૂથો છે જેઓ આ આઈઆઈઓટી સિસ્ટમો પર જાણી જોઈને વિવિધ પ્રકારના હુમલાઓ કરવા માગે છે તેથી આ થ્રેટ નું મોડેલ અને થ્રેટ મોડેલના આ વિવિધ પાસાં છે તેથી સ્ટ્રેઇડ એ થ્રેટ નું મોડેલ છે તેથી એસ નો અર્થ સ્પૂફીંગ એટલે કે બગાડ કરનારો છે તેથી મૂળભૂત રીતે તે કોઈક યથાર્થ વપરાશકર્તાની જેમ કાર્ય કરવાનો પ્રયાસ કરશે અને બગાડ કરવાનો અર્થાત સ્પૂફ ઈનનો પ્રયત્ન કરશે આ છેતરપિંડીની ઓળખ છે તેથી અસલી વપરાશકર્તાની ઓળખ કોઈક રીતે હેક થઈ જશે અને કોઈક કાયદેસરના વપરાશકર્તા તરીકે રજૂ કરવાની કોશિશ કરશે કે જે છેતરપિંડીની ઓળખ અર્થાત સ્પૂફીંગ આઇડેન્ટિટી છે બીજું છે છેડછાડ છેડછાડ એટલે સિસ્ટમ સાથે છેડાં કરવું ડેટાની અખંડિતતાને નુકસાન પહોંચાડવા માટે ડેટા સાથે છેડાં કરવા સિસ્ટમની અખંડિતતાને નુકસાન પહોંચાડવું નામંજૂર થવાનો અર્થ છે કે પહેલા તમે ડેટા મોકલો છો અને પછીથી તમે નકારી કાઢો છો કે તમે ડેટા મોકલ્યો છે તેથી તમે જાણો છો નામંજૂરથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તમે ડેટા મોકલો છો પરંતુ પછીથી તમે એવો દંભ કરો છો કે જાણે તમે કંઇ કર્યું નથી તમે ડેટા મોકલ્યો નથી તે ખંડન છે માહિતી જાહેર કરવું સારી રીતે સમજી શકાય છે અને હવે ડિનાયલ ઓફ સર્વિસ ડિનાયલ ઓફ સર્વિસ નાખવાનો અર્થ એ છે કે તમે કોઈ ગણતરીના સંસાધનને ઘણી વિનંતીઓ મોકલો છો જેથી થોડા સમય પછી સંસાધન તેની પાસેની મર્યાદિત ક્ષમતાથી છલકાઇ ગયું છે અને ભવિષ્યમાં તે ખાસ ગણતરીની સંસાધનને જે વિનંતીઓ આવે છે તે નકારવામાં આવે છે તે ડિનાયલ ઓફ સર્વિસ કહેવાય છે તેથી ડિનાયલ ઓફ સર્વિસ એ હુમલાઓનું એક ખૂબ પ્રખ્યાત સ્વરૂપ છે અને વિશેષાધિકારની ઉન્નતિ એ મૂળભૂત રીતે આપવામાં આવેલ વિશેષાધિકારોથી આગળ વધવાનો એક પ્રયત્ન કરે છે અને તે એલિવેશનના જુદા જુદા મુદ્દાઓનો પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરે છે તેથી હું શરૂઆતમાં આઈઆઈઓટી હુમલા વિશે ઉપર ઉપર વાત કરી રહ્યો હતો આઈઆઈઓટી હુમલાનો વિસ્તાર એકદમ મોટો છે ત્યાં નબળાઈના હુમલાના જુદા જુદા પોઇન્ટ છે એપ્લિકેશન સ્તરે ડેટા સ્ટોર્સ ઇન્ટરફેસ એપ્લિકેશન સોફ્ટવેર જ્યાં છે તે હુમલાના જુદા જુદા મુદ્દાઓ જેવા છે નેટવર્ક સ્તરે જુદા જુદા ગેટવે ઉપકરણો રાઉટર્સ બુદ્ધિશાળી ઉપકરણો જે નેટવર્ક પર સ્થાનિક છે તે નેટવર્ક દ્વારા હુમલોના વિવિધ મુદ્દાઓ છે અને શારીરિક સ્તરે સેન્સર્સ એક્ટ્યુએટર્સ ઔદ્યોગિક પ્રક્રિયા નિયંત્રણ ઉપકરણો તે વિવિધ હુમલાના પોઇન્ટ છે તેથી એપ્લિકેશન લેયર પર આ એટેક વેક્ટર ડેટા સ્પોફિંગ એટેક શરૂ કરી શકે છે જેમાં મૂળભૂત રીતે હાજર ડેટાબેઝ ડેટાબેસમાં રહેવાસી ડેટાના સુધારા કરવાની છે ડેટાની અખંડિતતા રાખવું ખુબ મુશ્કેલ થવાનું છે તેથી તે ડેટા સ્પોફિંગ એટેક છે એસક્યુએલ ઈંજેક્શન એટેક મૂળરૂપે કંઈક એવું છે કે જેવું તમે ડેટાબેસ પર વિવિધ એસક્યુએલ ક્વેરીઝ મોકલ્યું છે અને ત્યાં તમે તે ક્વેરીઝ દ્વારા ડેટામાં પ્રવેશવાનો પ્રયાસ કરો છો જે સામાન્ય રીતે તમને એકસેસીબલ ન કરવામાં આવે તેથી તમે બુદ્ધિપૂર્વક એવી એસક્યુએલ ક્વેરીઝને ડિઝાઇન કરવાનો પ્રયાસ કરો છો જે તમને જરૂરિયાત કરતા વધારે ડેટાની એક્સેસ મેળવી દેશે ડીઓએસ અથવા ડીડીઓએસ ડિનાયલ ઓફ સર્વિસ અટેક અને ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ અટેક તેથી મેં તમને પહેલેથી જ ડીઓએસ હુમલા વિષે બતાવ્યું છે અને વિતરિત સેવાનો અસ્વીકાર કરવાનો હુમલો એ ખાસ કરીને આઇઓટી દૃશ્યોથી સંબંધિત છે જ્યાં મશીનો અને ઉપકરણો જાતે વિતરિત થાય છે અને એક જ સ્થાને કેન્દ્રિત થતા નથી રિપ્લે એટેક મૂળભૂત રીતે અહીં હુમલો કરનાર પાછલી વિનંતીઓને છુપાવતો હોય છે અને તે તેને પોતાના ફાયદા માટે ફરીથી ક્લાઉડ પર મોકલે છે રેસોઉર્સ એક્સએમ્પ્શન અટેક અહીં મૂળભૂત રીતે ખોટી વિનંતીઓ મોકલવામાં આવે છે અને હુમલાખોર ક્લાઉડ સંસાધનોને મુક્તિ આપવાનો પ્રયાસ કરે છે તેથી તે રેસોઉર્સ એક્સએમ્પ્શન અટેક છે તે પછી રિવર્સલ એટેક અહીં હુમલો કરનાર વિપરીત ડેટા અને નકારાત્મક તરીકેના લેબલવાળા વિપરીત ડેટાની શોધ કરીને તેમાંથી તેમના જરૂરી વસ્તુની શોધ કરે છે તેથી મૂળભૂત રીતે નકારાત્મક ડેટા દ્વારા હુમલાખોર કાયદેસર ડેટામાં પ્રવેશવાનો અને ઍક્સેસ મેળવવાનો પ્રયાસ કરે છે નેટવર્ક સ્તર પર આપણે ટ્રાફિક ફ્લડીંગ મેન ઈન દ મિડલ હુમલા વિશે વાત કરી રહ્યા છીએ તેથી મૂળરૂપે મેન ઈન દ મિડલ હુમલો એટલે કે ચેનલની અંદર એન્ટિટી પ્રવેશ કરશે અને એ ખાસ ચેનલમાંથી પસાર થઈ રહ્યા પેકેટ્સમાં પ્રવેશ મેળવશે અથવા પેકેટ્સને સુંઘશે એને મેન ઈન દ મિડલ હુમલો કહેવાય છે પછી મિસરાઉટીંગ ડેટાને કોઈ ખાસ કાયદેસર માર્ગ દ્વારા મોકલવામાં આવવું જોઈતું હતું પરંતુ તે કોઈ અન્ય માર્ગ દ્વારા મોકલવામાં આવે છે જે માર્ગ થી મૂળરીતે તેમને મોકલવામાં આવવાનું નહોતું પેકેટ સ્નિફીન્ગ એનો અર્થ છે વચ્ચે રહેવું અને સંદેશાવ્યવહાર ચેનલમાં મુસાફરી કરી રહેલા પેકેટોને સૂંઘવાનો પ્રયાસ કરવો તેથી તે પેકેટ સ્નિફિંગ એટેક છે અને તે જ રીતે નેટવર્ક સ્તર પર રેસોઉર્સ એક્સએમ્પ્શન અટેક પણ શક્ય છે રેસોઉર્સ એક્સએમ્પ્શન અટેક નો ઉલ્લેખ મેં અગાઉની સ્લાઇડમાં કર્યો છે શારીરિક સ્તર પર ઇમ્પેરસોનશન અટેક જામિંગ હુમલો ડિવાઇસ ટેમ્પરિંગ હુમલો આ બધી જુદી જુદી શક્યતાઓ છે હું તમને આ જામિંગ એટેક વિશે જણાવવા માંગું છું જામિંગ એટેક ખાસ કરીને ખૂબ પ્રચલિત અને સુસંગત છે અને આઈઆઈઓટી ગંભીર ચિંતાનો વિષય છે એ ફક્ત આઈઆઈઓટી નહિ તો આઈઓટી પણ ગંભીર ચિંતાનો વિષય છે કારણ કે આઇઓટી અથવા આઇઆઈઓટીમાં આપણે સામાન્ય રીતે સંસાધન અવરોધ ઉચ્ચ અવરોધક નેટવર્કનું પર્યાવરણ વિશે વિચાર કરે છે જ્યાં એક ઉચ્ચ પાવર જેમર મજબૂત સંકેતો મોકલે છે જે સિસ્ટમ અને નેટવર્કની કામગીરીને લુપ્ત કરી શકશે તેથી વિશ્વાસપાત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે વિશ્વાસપાત્રતા જાળવવી પડશે વિશ્વાસપાત્રતા સંચાલન માટે તમારે 3 અલગ અલગ બાબતોનો વિચાર કરવો પડશે નંબર 1 છે અનુકૂલન માટે સુરક્ષા પગલાં છે તે પછી બીજું એટલે સુરક્ષાના જોખમોનો ઝડપી પ્રતિસાદ અને ત્રીજું વહેલી થ્રેટ ઓળખવા માટે સંસ્થાઓ વચ્ચે સંકલન આ ત્રણ જુદા જુદા પગલાં છે જે આઈઆઈઓટી માં વિશ્વાસપાત્રતાને સંચાલિત કરવા માટે લેવા પડશે તેથીઆઈઆઈઓટી માં વિશ્વાસ અભિવ્યક્તિ મહત્વપૂર્ણ છે આપણે આઈઆઈઓટીમાં હાયરઆર્ચિકલ સિસ્ટમો વિશે વાત કરી રહ્યા છીએ તેથી હાયરઆર્ચિકલ સિસ્ટમમાં તમારે એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે હાયરઆર્ચિના આ બધા જુદા જુદા સ્તરમાં વિશ્વાસ હાયરઆર્ચિના વિવિધ સ્તરોથી વહેતો હોય છે તેથી આ હાયરઆર્ચિકલ ફલૉ ઓફ ટ્રસ્ટ છે જે સ્તરવાળીહાયરઆર્ચિ સ્તરવાળી આઈઆઈઓટી સિસ્ટમમાં મહત્વપૂર્ણ છે આઈઓટી સિસ્ટમ મૂળભૂત રીતે ઘણા એકમો ધરાવે છે ડિઝાઇન વિકાસ ઉત્પાદન લોજિસ્ટિક્સ અને વધુ તેથી વિશ્વાસ અભિવ્યક્તિ મૂળભૂત રીતે સમગ્ર જીવનચક્ર દ્વારા તમામ ઘટકોમાં વિશ્વાસ સ્થાપના સાથે વ્યવહાર કરે છે તેથી આઈઆઈઓટી સિસ્ટમમાં સિસ્ટમના માલિક જે મૂળભૂત રીતે સિસ્ટમનો ઉલ્લેખ કરે છે અને ઓપરેશનલ આવશ્યકતાઓનો વચ્ચે વિશ્વાસનો પ્રવાહ થાય છે આ વિશ્વાસનો પ્રવાહ સિસ્ટમ બિલ્ડર્સ દ્વારા થાય છે જે કમ્પોનન્ટ બિલ્ડરો માટેની ટ્રસ્ટ આવશ્યકતાઓને નિર્દિષ્ટ કરે છે અને તે વિશ્વાસ ઘટકોને બિલ્ડરોમાં માન્ય અને એકીકૃત કરે છે જેઓ ખરેખર ટ્રસ્ટની આવશ્યકતાઓ સાથે ઉપકરણોને બિલ્ડ અને પહોંચાડે છે તેથી આ 3 ઘટકો ટ્રસ્ટ ફ્લો મોડેલ છે જે આઇઆઇઓટી માટે સુસંગત છે તેથી સિસ્ટમ બિલ્ડરો દ્વારા ઘટક બિલ્ડરો સુધી સિસ્ટમ માલિક દ્વારા ટ્રસ્ટ ફલૉ વહે છે તેથી આઈઆઈઓટી માં ટ્રસ્ટ ફલૉ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિચારણા છે તો સિસ્ટમના માલિક સ્તરે વિશ્વાસ કાર્યો પ્રત્યેક વિશ્વાસ ઘટક સિસ્ટમના માલિક દ્વારા સમજાય છે માલિક હંમેશાં ખાતરી આપે છે કે વિશ્વાસની આવશ્યકતાઓ કરવામાં આવે છે સિસ્ટમ વિવિધ પ્રકારની ઓળખાતી ધમકી સામે કામ કરે છે અને સુરક્ષા પેચો અને અપડેટ્સ સમયસર ફેશનમાં લાગુ કરવામાં આવે છે અને સિસ્ટમના સંબંધિત ભાગોમાં પણ ઇન્સ્ટોલ કરેલા છે અને સુરક્ષાના જોખમોનું મૂલ્યાંકન સિસ્ટમના વધુ ફેરફારો માટે કરવામાં આવે છે જે અમલમાં મૂકવા માટે વિવિધ વધારાના પેચ સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે તેથી પછી સિસ્ટમ બિલ્ડર આવે છે સિસ્ટમ માલિક પછી સિસ્ટમ બિલ્ડર કે જે ખર્ચમાં કાર્યક્ષમ વિશ્વાસપાત્ર સિસ્ટમ બનાવવા માટે વધુ ચિંતિત છે દરેક ઘટક અને પેટા ઘટક માટેની વિશ્વાસ આવશ્યકતાઓને સિસ્ટમ બિલ્ડર દ્વારા ધ્યાનમાં લેવી આવશ્યક છે અને ઉપકરણો અને સેવાઓની સમયસર વિશ્વાસ ચકાસણી કરવી પડશે ઘટક બિલ્ડર માટે ઘટક બિલ્ડરો હાર્ડવેર વિકાસકર્તાઓ સાથે વ્યવહાર કરે છે અને તેઓએ ખાતરી કરવી પડશે કે જે હાર્ડવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે પર્યાપ્ત વિશ્વાસનીય છે અને તેઓ જેની સાથે તેઓ કામ કરી રહ્યા છે તે ઉપકરણો હાર્ડવેર વિશ્વાસ આવશ્યકતાઓ સાથે સુસંગત છે સોફ્ટવેર ડેવલપર્સને વધુમાં ખાતરી કરવી પડશે કે હાર્ડવેર સુસંગતતા સાથે સુરક્ષા આવશ્યકતાઓ અને ભવિષ્યના અપડેટ્સ માટે સપોર્ટ પૂરા પાડવામાં આવશે અને બંને હાર્ડવેર અથવા સોફ્ટવેર રિપ્લેસમેન્ટ માટે વિશ્વાસનો સપોર્ટ ઘટક બિલ્ડર દ્વારા પ્રદાન કરવું પડશે ઘટક બિલ્ડરને વિવિધ સેવાઓ માટે ટ્રસ્ટ સમર્થન પણ આપવું પડશે ઘટક બિલ્ડર માટે આ વિવિધ ટ્રસ્ટ વિધેયો છે હાર્ડવેર સ્તરમાં સોફ્ટવેર સ્તરમાં અને સેવા સ્તર ટ્રસ્ટ વિધેય હાર્ડવેર સ્તરે ચિંતાના મુદ્દાઓ વિવિધ મોડ્યુલો નિયંત્રકો અને ઉપયોગમાં આવતા ઉપકરણો અને તેમના અનુરૂપ ટ્રસ્ટ મુદ્દાઓ છે સોફ્ટવેર સ્તરમાં વિકાસ ટૂલ્સ ઇન્ટરફેસ વર્ચ્યુઅલ મશીનો સોફ્ટવેર એકીકરણ ચિંતાનો વિષય છે અને તેમના અનુરૂપ ટ્રસ્ટના મુદ્દાઓ ચિંતાજનક છે અને સેવા સ્તરે વિવિધ ક્લાઉડ સર્વિસ મોડેલ્સ જેમ કે પ્લેટફોર્મ તરીકે સેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે સેવા અને સોફ્ટવેર તરીકે સેવા અને તેમનો સંબંધિત વિશ્વાસ અને માત્ર વિશ્વાસપાત્ર જ નહીં ટ્રસ્ટની વિધેયો મુખ્ય ચિંતા નો વિષય છે તેથી આની સાથે આપણે આઇઆઈઓટી માટે સુરક્ષા રજૂઆતનો અંત લાવીએ છીએ આ કેટલાક વિભિન્ન સંદર્ભો છે જે તમને આગળ વાંચવા માટે પ્રદાન કરવામાં આવ્યા છે તેથી આની સાથે આપણે સમાપ્ત કરીયે છીએ